હવે આપણે એ સમજી ગયા છીએ કે ઓપ એમ્પ થાય છે તેથી હવે એવું બહાર આવ્યું છે કે ત્યાં એક ખૂબ જ સરળ અલ્ગોરિધમ માટેના ઋણાત્મક ફીડબેકમાં હોવા જોઈએ આ માટે હું શું કરીશ કે પહેલા હું તમને અલ્ગોરિધમ છે તેથી આ ઓપ એમ્પ છે અને તે જ આપણે નક્કી કરવાનું છે તેથી તે કરવા માટે ચાલો હવે મને નીચેનું કરવા દો હું ઓપ એમ્પ Vtest સાથે ચલાવું છું હવે આ VAB શું હશે આ VAB રેખીય સર્કિટ છે તેથી ત્યાં અંદર કોઈ સ્વતંત્ર સ્ત્રોત નથી બધા સ્વતંત્ર સ્ત્રોતોને બહાર બતાવવામાં આવ્યા છે અને મેં અહી બે સાથેનો કિસ્સો બતાવ્યો છે પરંતુ તમે તેને કોઈપણ સંખ્યા સુધી સામાન્ય બનાવી શકો છો તેથી આ VAB કેટલાક α × Vtest ઉપરાંત કેટલાક β × V1 વત્તા કેટલાક γ × I2 હશે અને જો તમારી પાસે વધુ સ્ત્રોતો હોય તો આ રેખીય સંયોજન ચાલુ રહેશે

હવે જ્યાં સુધી ઋણાત્મક ફીડબેક છે તેથી α ઓપ એમ્પ ચાલુ રહે છે અને હું α એ V1 અને I2 ના મૂલ્યોથી પ્રભાવિત નથી થતો તેથી દાખલા તરીકે આ આખી બાબતનું વિશ્લેષણ કરવાનો એક રસ્તો એ હશે કે મેં પહેલા V1 અને I2 ને ૦ પર નિશ્ચિત કરવાનું કહ્યું અને પછી Vtest ની અસર જુઓ અને પછી મે Vtest અને I2 ને ૦ પર નિશ્ચિત કરવાનું કહ્યું અને પછી V1 ની અસર જુઓ અને છેલ્લે Vtest અને V1 ને 0 પર નિશ્ચિત કરો અને પછી I2 ની અસર જુઓ હવે મને V1 અને I2 ના યોગદાનમાં રસ નથી તેથી હું V1 અને I2 ને 0 પર નિશ્ચિત કરી શકું છું તેથી અલબત મેં Vtest સિવાયના તમામ સ્વતંત્ર સ્ત્રોતોને 0 પર નિશ્ચિત કર્યા છે કારણ કે મને આ આખા કાર્યમાં રસ નથી અને મને ફક્ત આ α ના મૂલ્યમાં જ રસ છે તો હું આ કિસ્સામાં શું કરું મારી પાસે V1 છે અને મેં V1 0 પર તેને નિશ્ચિત કર્યું છે જેનો અર્થ એ છે કે હું તેને શોર્ટ સર્કિટ થી બદલું છું તેથી આ કર્યા પછી દેખીતી રીતે જ આ VAB ફક્ત α × Vtest હશે કારણ કે V1 એ 0 છે I2 પણ 0 છે અને જો મારી પાસે વધુ સ્વતંત્ર સ્ત્રોતો હશે તો હું તેમને પણ 0 પર નિશ્ચિત કરીશ તેથી મારે ફક્ત એક સ્ત્રોત Vtest પરીક્ષણ સાથે રેખીય સર્કિટ ના સંકેતો સોંપવા માટે મારે ફક્ત α ચિહ્નને જ જોવાની જરૂર હોય છે મેં વોલ્ટેજ સ્ત્રોત આ રીતે હોય છે અને હું કહું છું કે A ઋણાત્મક ટર્મિનલ છે અને B ધનાત્મક ટર્મિનલ છે અને આ VAB છે હવે VAB કોઈક ધન સંખ્યા × Vtest છે અને મેં ધાર્યું છે કે α નું મૂલ્ય 0 થી વધુ છે અને જે રીતે આપણે ઓપ એમ્પ નો અર્થ છે તેથી ઇનપુટ વોલ્ટેજ છે તેથી ઋણાત્મક ફીડબેક હોય છે અને તેના બદલે જો α નું મૂલ્ય 0 થી નાનું હોય તો A ઓપ એમ્પનું ધનાત્મક ટર્મિનલ હોય છે અને B ઓપ એમ્પનું ઋણાત્મક ટર્મિનલ હોય છે હવે તમે પૂછી શકો છો કે જો α નું મૂલ્ય 0 થાય તો શું થાય જો α નું મૂલ્ય 0 થાય તો તેનો અર્થ એ છે કે ઓપ એમ્પ ની સંજ્ઞાઓ નક્કી કરો છો